નમસ્તે આપણા ક્લાઉડ કમ્પ્યુટિંગ માં આપનું સ્વાગત છે આપણે આ ક્લાઉડ કમ્પ્યુટિંગના મૂળભૂત અથવા પાયાની શરૂઆતમાં આપણી ચર્ચા ચાલુ રાખીશું અને પછી વધુ વિગતમાં જઈશું તેથી જેમ આપણે ગઈકાલે અથવા છેલ્લા વર્ગમાં ચર્ચા કરી રહ્યા હતા તે NIST એ ક્લાઉડ કમ્પ્યુટિંગને વ્યાખ્યાયિત કર્યું હતું કે NIST ક્લાઉડ કમ્પ્યુટિંગ મોડેલ આ નોંધવા યોગ્ય છે તેથી તેનો અર્થ એ છે કે રિસોર્સનો એક વહેંચાયેલ પૂલ છે જે માંગ મુજબ કન્ફ્યુગર મોડેલ છે જો તમે આવશ્યક લાક્ષણિકતાઓ જુઓ કારણ કે આપણે પહેલેથી જ કેટલીક વસ્તુઓ જોઈ છે તે આપણને જેની જરૂર હતી તે ઓન ડિમાન્ડ સ્પષ્ટીકરણો છે સમાન સર્વિસ પ્રોવાઈડરમાંથી કહો કે કોઈક પાસે લિનક્સ સબસિસ્ટમ છે અને કોઈ તે વસ્તુઓ પર તે રિસોર્સને સમજવા માટે તેથી આ પ્રકારનું રિસોર્સ પૂલિંગ અને રિસોર્સ મેનેજમેન્ટ એ વસ્તુના મહત્વપૂર્ણ પાસાઓ છે અન્ય વિશેષતાઓ છે કે કોઈપણ પ્રકારની સર્વિસ માપવામાં આવે છે તેનો અર્થ એ કે હું જે ઉપયોગ કરું છું તેના માટે હું ચૂકવણી કરું છું તેથી હું જે કંઈપણ વાપરી રહ્યો છું તે માપવામાં આવી રહ્યું છે તેથી આ માપેલ સેવાઓ છે અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓ ઝડપી સ્થિતિસ્થાપકતા છે તેનો અર્થ એ છે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે હું ઉપર નીચે જઈ શકું છું જેમ કે જો હું ઉદાહરણ લઉં જેમ કે હું સિમ્યુલેશન થાય છે હું RAM ને 4GB થી 8GB સુધી વધારવા માંગુ છું બરાબર તેથી મને સમયના અમુક ભાગ માટે જરૂર છે મારે વધુ રિસોર્સ લાવવાની જરૂર છે તેથી તે હું ઝડપથી જોગવાઈ કરી શકીશ અને એટલું જ નહીં કે આ પ્રકારની સ્થિતિસ્થાપકતા હોવી જોઈએ એવું હોવું જોઈએ કે જ્યારે મારી જરૂરિયાત હોય ત્યારે હું ઉપર જઈ શકું નીચે આવી શકું છું તેથી તે ક્લાઉડનાં ગુણધર્મની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાંની એક હોવી જોઈએ ત્યાં ઘણી સામાન્ય લાક્ષણિકતાઓ છે જે આપણે કહીએ છીએ કે સામાન્ય રીતે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ અથવા ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરની છે તેથી એક પ્રદાન કરો જેમ કે આપણે મોટા પાયે ઉપર અને નીચે જઈ શકીએ સ્થિતિસ્થાપક કમ્પ્યુટિંગ એકરૂપતાની ચર્ચા કરી છે જેમ કે મને એ વાતની પરવા નથી કે તે વિજાતીય રિસોર્સની પાછળ કેવું હવામાન છે હું એક સમાન વસ્તુ રાખવા માંગું છું લાક્ષણિક એક લાક્ષણિકતા એ છે કે તેઓ સામાન્ય રીતે ભૌગોલિક રીતે ઘણા રિસોર્સ હોય છે ભૌગોલિક રીતે ફેલાયેલા હોય છે અથવા ભૌગોલિક રીતે ભૌગોલિક વિતરણ હોય છે એક મુખ્ય પાસું વર્ચ્યુઅલાઈઝેશન માં જોશું

તેથી જેમ આપણી પાસે સર્વિસ પ્રોવાઈડર હોઈ શકે છે ત્યાં સર્વિસ કન્ઝ્યુમર હોઈ શકે છે અને ત્યાં એક રજિસ્ટ્રી સેવાઓ જોવા માંગુ છું તેથી હું હોમ ડિલિવરી સેવાઓ પરની વસ્તુઓ જોઉં છું અને પછી તે વસ્તુ સાથે ટેલિફોન કૉલ કરું છું બરાબર તેથી આ ક્યાંક કેટલોગ અથવા રજિસ્ટ્રી સેવાનો ઉપયોગ કરે છે અથવા સર્વિસ પ્રોવાઈડર અને કન્ઝ્યુમર છે આ બધામાં તે એક પ્રકારનું સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર છે બરાબર તેથી તે ફરીથી આપણે થોડું વધારે જોશું સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચરના વિવિધ પ્રકાર શું છે તેથી આ ક્લાઉડ કમ્પ્યુટિંગના મુખ્ય પાસાઓમાંનું એક સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચરને સાકાર કરવાનું છે તે સામાન્ય રીતે ઓછા ખર્ચનું સોફ્ટવેર હોઈ શકે છે જેમ કે આનો ઉપયોગ કરવામાં આવે છે અને તે એક મલ્ટી ટેનન્ટ પ્રકારની વસ્તુઓ છે જે કન્ઝ્યુમરના અંત માટે સોફ્ટવેરની એકંદર કિંમત ઘટે છે બરાબર અને અગાઉથી સુરક્ષા આપવાની અપેક્ષા છે સુરક્ષાને લઈને અલગ અલગ ચિંતા છે આપણે કેટલીક બાબતોની ચર્ચા કરીશું પરંતુ સુરક્ષા પર સતત રહેવાની અપેક્ષા રાખીએ છીએ તે માત્ર સુરક્ષાની દ્રષ્ટિએ જ નથી કે કોઈ વ્યક્તિ વસ્તુઓ પર સુરક્ષાને બ્રીજ કરે છે કે કેમ કેટલીક બાબતો જેમ કે હું કહું છું કે જો ડેટા ક્લાઉડમાં હોય તો તે અપેક્ષિત છે કે ડેટા ખોવાઈ ગયો નથી બરાબર પરંતુ તે મારી પોતાની સિસ્ટમમાં છે તેથી સિસ્ટમ ગોઠવવાની જવાબદારી મારી છે અને સિસ્ટમ અને વસ્તુને ચાલુ રાખે છે એ જ રીતે અમુક એપ્લિકેશન હું કહું છું ક્લાઉડ પર મેઇલ વગેરે હોય તો તે મારી જાળવણી છે અને તે વસ્તુઓ પર ચાલે છે તેથી વસ્તુઓના વિવિધ પાસાઓ છે તેથી એવું માનવામાં આવે છે કે તે વિવિધ સ્થિતિસ્થાપકતા અથવા વિવિધ હુમલાઓને અવરોધિત કરવાના સંદર્ભમાં એક્સેસ નિયંત્રણના સંદર્ભમાં ડેટાની જાળવણીના સંદર્ભમાં અથવા કોઈ ડેટા ખોવાઈ ન જાય તેવી પરિસ્થિતિ અને વસ્તુઓના પ્રકારને ધ્યાનમાં રાખીને આગોતરી સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે તેવું માનવામાં આવે છે તેથી જો તમે લાક્ષણિક ક્લાઉડ સર્વિસ મોડેલ જુઓ તો આપણે પછીથી વધુ વિગતોમાં જઈશું તેથી આપણે તરત જ જોઈએ છીએ તે એક સોફ્ટવેર એઝ અ સર્વિસ છે બરાબર તેથી આપણે ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલતી પ્રોવાઇડરની એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કન્ઝ્યુમરને પ્રદાન કરવાની ક્ષમતા શું તે જોઈએ છીએ જેમ કે આપણે આજકાલ વિવિધ પ્રકારની વસ્તુઓનો વિવિધ પ્રકારના પાસાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ જેમ કે વર્ડ પ્રોસેસિંગ મશીનમાં સંગ્રહિત થાય છે અથવા અમુક સમયે ડેટા અન્ય ડેટા સર્વિસ પ્રોવાઈડરમાં સંગ્રહિત થાય છે બરાબર તેથી તેનો અર્થ એ છે કે તમારે બાહ્ય ક્લાઉડ સાથે ઇન્ટરફેસ અને વગેરે વગેરે તેથી અને મારી પાસે એક મૂળભૂત છે અને મને સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન છે તે વર્ડ પ્રોસેસર હોઈ શકે છે તે વૈજ્ઞાનિક સિમ્યુલેટર હોઈ શકે છે તે ટેક્સ્ટ પ્રોસેસિંગ જવાબદારી બની જાય છે તેથી આ એક સોફ્ટવેર એઝ અ સર્વિસ છે બીજી બાબત એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પર આખી સિસ્ટમ અનુભવી રહ્યો છું બરાબર તેથી જો હું ફરીથી જો મારી પાસે જે છે તે મારી પાસે અલગ સરળ હોઈ શકે છે અને હું મૂળભૂત રીતે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ મેળવી શકું છું આજે મને 4GB RAM ની જરૂર છે આવતીકાલે મને બીજા દિવસે કેટલાક કામ માટે 64GB RAM ની જરૂર છે મને 2 GB RAM ની જરૂર છે મને ખબર નથી કે હું માત્ર અમુક મૂળભૂત કામગીરી કરવા ઈચ્છું છું તેથી સામાન્ય રીતે જ્યારે મારી પાસે આ પ્રકારની ખૂબ જ ચલ જરૂરિયાતો અથવા વસ્તુઓનો પ્રકાર હોય ત્યારે હું મૂળભૂત રીતે જોગવાઈ કરી શકું છું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેથી એવા પ્રોવાઈડર છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પ્રદાન કરે છે બરાબર આ 2 IAS વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ અને સોફ્ટવેર એઝ અ સર્વિસ આપણી પાસે સર્વિસ તરીકે બીજી સામગ્રી છે જે કહેવાય છે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ કરું છું અથવા OS ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવી શકે છે હું અન્ય એપ્લિકેશન લોડ કરું છું અને પછી ચલાવું છું અને પરીક્ષણ કરું છું અને અન્ય વસ્તુઓ અન્યથા મને તે પ્લેટફોર્મ એઝ અ સર્વિસની જરૂર છે બરાબર તેથી ત્યાં સર્વિસ પ્રોવાઈડર છે જે મોડેલોના પ્રકાર પ્લેટફોર્મ એઝ અ સર્વિસ પ્રદાન કરે છે તેથી આ મને પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તેથી આ ત્રણ ખૂબ જ અગ્રણી છે જેને આપણે ક્લાઉડનું સર્વિસ મોડેલ કહીએ છીએ ત્યાં અન્ય વિવિધ સર્વિસ મોડેલ છે જેમ કે ડેટા એઝ અ સર્વિસ અથવા XaaS પ્રકારની વસ્તુઓ તે લાક્ષણિક ક્લાઉડ ફિલસૂફી આ XaaS એક પ્રકારના મોડેલ તરીકે એનીથિંગ એઝ અ સર્વિસ સાકાર કરવા માંગે છે તેથી જો આપણે આ એકંદર સ્ટેક પ્રકારનું વાતાવરણ અને વસ્તુઓના પ્રકાર હોઈ શકે છે તેથી આ એક પ્લેટફોર્મ એઝ અ સર્વિસ તરીકે વધુ છે અને તેની ઉપર મારી પાસે એક SaaS અથવા સોફ્ટવેર એઝ અ સર્વિસ છે જે મૂળભૂત રીતે સમજે છે કે આ સોફ્ટવેર છે ત્યાં CRM ઇમેઇલ અને અન્ય વસ્તુના વિવિધ પ્રકાર હોય તેથી આ તે ઇન્ટરફેસ છે જેના દ્વારા ક્લાયન્ટ આ ક્લાઉડ પર ઇન્ટરફેસ કરે છે બરાબર હવે જો આપણે આ વસ્તુ સાથે જો આપણે વિવિધ પ્રકારના ડિપ્લોયમેન્ટ અને સંશોધન વિદ્વાનો બંને દ્વારા ઉપયોગમાં લેવાતી ઓપન સોર્સ સિસ્ટમ પર બનાવવામાં આવે છે મોટે ભાગે વસ્તુઓની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ માટે તેના પર આપણે ડેટા સર્વિસ અથવા અન્ય પ્રકારની મોટી ડેટા સર્વિસ અને વસ્તુઓના પ્રકાર જેવી અન્ય સર્વિસ આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ મુખ્યત્વે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ છે તેથી તે એક ખાનગી ક્લાઉડ છે જે IIT ખરગપુર નેટવર્કમાં જ સુલભ છે અને નેટવર્કની બહાર સુલભ નથી બરાબર અને તે એક અલગ ચાર્જિંગ વસ્તુઓના પ્રકાર કેટલાક ઉદાહરણો છે તો આ જાહેર ક્લાઉડ છે બરાબર ત્યાં અન્ય વસ્તુઓ છે મારી પાસે એક હાઈબ્રિડ કહીએ છીએ તે અમુક પ્રકારની સમાન વિચારધારા છે અથવા જેમ કે મારો અર્થ સમાન પ્રકારનો ધ્યેય હાંસલ કરતી સંસ્થા છે જેમ હું કહું છું કે બેંક ક્ષેત્રમાં બેંકિંગ ક્લાઉડ હોઈ શકે છે

તેથી આ એક સમુદાયને સંબોધવામાં આવે છે એક સંસ્થામાં ન હોઈ શકે બહુવિધ સંસ્થા હોઈ શકે પરંતુ તે કરવા માટેનો કોઈ હેતુ ધરાવે છે બરાબર તેથી આ એક સામુદાયિક ક્લાઉડ છે હવે મારી પાસે હાઈબ્રિડ અથવા અમુક ખાનગી અમુક જાહેર અમુક સામુદાયિક અથવા જાહેર ખાનગી વસ્તુઓ હોઈ શકે છે અને વસ્તુઓના પ્રકાર બરાબર તેથી આપણે ક્લાઉડના ડિપ્લોયમેન્ટ મોડેલ કહીએ છીએ તેના આ વિવિધ પ્રકાર છે હવે જો કે આપણે પછીના લેક્ચરોમાં થોડી વધુ અંદર જશું પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ક્લાઉડ અને આ વર્ચ્યુઅલાઈઝેશન કંઈક અંશે એકસાથે આવે છે બરાબર તેથી જો આપણે આ ચિત્રને જોઈએ જે આપણે ત્યાં વર્ચ્યુઅલાઈઝ્ડ અથવા વર્ચ્યુઅલાઈઝેશન સ્ટેક કહીએ છીએ તેથી આપણી પાસે અંતમાં હાર્ડવેરનું ચોખ્ખું મેટલ ની જરૂર છે જે મને વિવિધ વર્ચ્યુઅલ વસ્તુઓ બનાવવા માટે પરવાનગી આપે છે તેથી આપણે જે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે આપણે કહીએ છીએ કે આપણી પાસે અલગ હાર્ડવેર છે બરાબર તે વિવિધ નેટવર્ક વગેરેમાં વિવિધ સિસ્ટમો હોઈ શકે છે અને વિવિધ પ્રકારના નેટવર્ક વગેરે દ્વારા જોડાયેલ હોઈ શકે છે જેના પર મારો અંતિમ ધ્યેય વિવિધ વર્ચ્યુઅલ મશીનને સમજવાનો છે જેમ કે હું કહી શકું છું કે આ 16GB વિન્ડોઝનું ચાલતું મશીન છે આ કદાચ 64GB મશીન RAM છે જેમાં લિનક્સ વગેરેનું કંઈક ઓરિએન્ટ કહીએ છીએ તેથી આ હાઇપરવાઈઝર મૂળભૂત રીતે મને આ વિવિધ પ્રકારના મશીનોનું અનુકરણ કરવાની મંજૂરી આપે છે તેથી જો આપણે વર્ચ્યુઅલાઈઝેશન સ્ટેક જોઈએ તેથી એક અથવા વર્ચ્યુઅલાઈઝેશન હું કેવી રીતે ઈચ્છું છું જે આપણે વર્ચ્યુઅલાઈઝ કરવા માંગીએ છીએ તે છે વર્ચ્યુઅલ વર્ક સ્પેસ માટે ગતિશીલ રીતે જનરેટ કરે છે બરાબર અને તે 14 દિવસનો ટૂંકા ગાળાનો પ્રોજેક્ટ હોઈ શકે છે અથવા કંઈક અને તે મૂળભૂત રીતે સાકાર થાય છે તે 14 દિવસ માટે આખી સામગ્રી ખરીદવી કદાચ મોંઘી બાબત છે પરંતુ જો હું જોગવાઈ કરું કે બાહ્ય વિશ્વમાંથી તમને ચૂકવણી પર અથવા જાહેર ક્લાઉડમાંથી અને કદાચ કોઈ ઉકેલ છે તો ખરું તેથી ત્યાં માત્ર એક અન્ય વસ્તુ છે જે વર્ચ્યુઅલ મશીન છે જે વિવિધ વર્ચ્યુઅલ મશીનોમાં સાકાર કરવા માટે છે અને પછી ત્યાં વર્ચ્યુઅલ મશીનોની વિવિધ શ્રેણીઓ હોઈ શકે છે જેનો ઉપયોગ યુઝર દ્વારા કરી શકાય છે જેમ કે મેઘમાલા વિશે વાત કરી રહ્યા છીએ આપણે વર્ચ્યુઅલ મશીનોની વિવિધ શ્રેણીઓ અનુભવીએ છીએ જેમાં મૂળભૂત રીતે વર્ચ્યુઅલ મશીનોની ત્રણ શ્રેણી હોય છે અને જ્યારે પણ ઉપયોગની જરૂરિયાત આવે છે ત્યારે વસ્તુઓની ઉપલબ્ધતા પર આપણે તેના આધારે જોગવાઈ કરીએ છીએ અને તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર API હાર્ડવેર સપોર્ટ પ્રદાન કરી શકે છે તેથી તે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાવા માટે API પ્રદાન કરી શકે છે તેથી આપણે મૂળભૂત રીતે વિઝ્યુલાઇઝેશનને જોઈશું ત્યાં વર્ચ્યુઅલાઈઝેશનના વિવિધ પાસાં છે જેથી આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું તેથી જો આપણે ફક્ત આ જોઈએ તમે જે પણ વાત કરો છો તેથી વર્ચ્યુઅલ મશીન ટેક્નોલોજી બહુવિધ વર્ચ્યુઅલ મશીનને એક ભૌતિક મશીન ચલાવવાની મંજૂરી આપે છે તો આ મારું હાર્ડવેર છે તેથી એવું નથી કે એક ભૌતિક મશીન એટલે કે માત્ર એક જ મશીન જ નહીં ત્યાં ઘણાં મશીનો એકસાથે ભેગા થઈ શકે છે અને અનુભવી શકાય છે જેમ કે હું કહું છું કે મારી પાસે દસ 4GB સિસ્ટમો છે અથવા તેથી મારી પાસે કેટલીક અસરકારક રીતે 40GB વસ્તુઓ હોઈ શકે છે અને પછી મને સમજાયું કે ત્રણ કે બે 16GB અને એક 8GB વાસ્તવમાં તમે બધા વિભાજીત કરી શકતા નથી આ વર્ચ્યુઅલાઈઝેશન થવા માટે કેટલીક આવશ્યકતાઓ છે તેથી તે 40GB ને તમે બે 16GB માં વિભાજીત કરી શકો છો અને તેથી મને આ હાર્ડવેરને રેખાંકિત કરીને બે 16 GB મશીનનો ખ્યાલ આવે છે બરાબર તેથી આપણને જે જોઈએ છે તે એક વર્ચ્યુઅલ મશીન મોનિટર છે જે મને આ હાર્ડવેરનું અનુકરણ કરવાની મંજૂરી આપે છે અને મારી પાસે વસ્તુઓ પર અલગ અલગ વર્ચ્યુઅલ મશીન હોઈ શકે છે અને ત્યાં ગેસ્ટ OSનો ખ્યાલ છે જે વસ્તુઓનું કદ બદલી શકે છે બરાબર તેથી અહીં ગેસ્ટ OS લિનક્સ હોઈ શકે છે અન્ય ગેસ્ટ OS હોઈ શકે છે અન્ય ગેસ્ટ OS હોઈ શકે છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે અને વસ્તુઓ પર ચાલતી આ એપ્લિકેશન અલગ છે અને આ વર્ચ્યુઅલ મશીનનો ઉપયોગ કોઈ વ્યક્તિ દ્વારા અમુક ભૌગોલિક સ્થાન પર થઈ શકે છે આ વર્ચ્યુઅલ મશીન કોઈ અન્ય કોઈ ભૌગોલિક સ્થાન પર અને તેથી આગળ અને તેથી આગળ તેથી દરેક વ્યક્તિ વ્યક્તિગત કન્ઝ્યુમર છે

તેથી સામાન્ય રીતે વર્ચ્યુઅલાઇઝેશન વર્ચ્યુઅલ મશીનોના ફાયદા છે જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ વગેરેનો ઉપયોગ કરીને સોફ્ટવેર પરીક્ષણ ત્યાં આ વર્ચ્યુઅલ મશીન વડે સાકાર કરી શકાય તેવી ઘણી વસ્તુઓ છે તો ત્યાં ક્લાઉડ સોર્સિંગ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે તમે વસ્તુઓ પર ખૂબ સસ્તી સર્વિસ મેળવો છો બરાબર વગેરે આપણે એક અલગ લેક્ચરમાં જોઈશું કે શું આ અર્થતંત્ર હંમેશા તે જ છે જે ક્લાઉડનું આ ક્લાઉડ અર્થશાસ્ત્ર કહે છે અને શું તે હંમેશા ફાયદાકારક છે અથવા જ્યારે વસ્તુઓ ફાયદાકારક હોય ત્યારે આપણે ત્યાં વિચારવાની જરૂર છે વગેરે વેબ બ્રાઉઝર દ્વારા ગમે ત્યારે ગમે ત્યાં એક્સેસ કરી શકો તેથી હું જે કંઈપણ કસરત કરું છું તે કોઈપણ સમયે કોઈપણ પ્રકારની સર્વિસ છે તે મારી આખું કમ્યુટિંગ મારી આખી સર્વિસ છે બરાબર તેથી હું તે વિશે ચિંતા કરતો નથી કે જ્યાં સર્વિસનો લાભ લેવામાં આવે અને એ પ્રકારની વસ્તુઓ અને ત્યાં ઝડપી માપનીયતા વધારાની કિંમત અને લોડ શેરિંગ છે તેથી ત્યાં માપનીયતા ખૂબ ઊંચી છે બરાબર હું ઝડપથી સ્કેલ કરી શકું છું તે લોકલ IT પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને ભૂલી ન શકે તેથી તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગમે તે હોય તે જોવાની જરૂર છે કેટલીક ગંભીર ચિંતાઓ પણ હોય છે જ્યારે પણ તમે કોઈ વસ્તુઓમાંથી રિસોર્સનો લાભ લેતા હો એક મુખ્ય ચિંતા એ છે કે કાર્યક્ષમતાની વિશ્વસનીયતા અને સર્વિસ લેવલ એગ્રીમેન્ટ છે બરાબર કે કામગીરી શું હશે તે વિશ્વસનીયતા શું હશે સર્વિસ હંમેશા ચાલુ હોય છે અને આ પ્રકારની વસ્તુઓ અને ત્યાં સર્વિસ વિશ્વસનીય કરારના મુદ્દાઓ છે જેમ કે હું વસ્તુઓ સાથે કેટલાક કરાર પર હસ્તાક્ષર કરું છું કે શું આ સન્માનિત છે સન્માનિત નથી અને આ પ્રકારની વસ્તુઓ છે ડેટા અને સર્વિસ પેરામીટર્સ કેવી રીતે કરવું કે મેં જે કંઈ પણ શોધ્યું તે વસ્તુઓ દ્વારા આપવામાં આવ્યું છે બરાબર ત્યાં સમસ્યાઓ અથવા એપ્લિકેશન સુવિધાઓ અને પસંદગીઓ છે તેથી કેટલીકવાર આપણે કહીએ છીએ કે તે એક એપ્લિકેશન પ્રદાન કરે છે જે ઠીક છે બરાબર શું મારી પાસે વસ્તુની કસ્ટમાઇઝ્ડ પસંદગી નથી કે શું ત્યાં કોઈ સમસ્યા છે કે શું ત્યાં ક્લાઉડ પ્રોવાઈડરો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાના મુદ્દાઓ હોઈ શકે છે કે નહીં બરાબર તેથી ત્યાં એક પ્રોવાઈડર વસ્તુમાંથી સર્વિસ ખરીદે છે જેમ કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર હોઈ શકે છે જે ડેટા પ્રોવાઈડર પાસેથી હાર્ડવેર વગેરે જેવી કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદે છે અને તેથી વધુ APIના ધોરણસ્થાપનનો કોઈ પ્રમાણભૂત અથવા સમાન મુદ્દો એ નથી કે તે સોપ પ્રકારની સર્વિસ છે જ્યારે આપણે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર જોઈએ છીએ અને અલબત્ત સુરક્ષા ગુપનીયતા સુરક્ષા પાલન વિશ્વાસ યોગ્યતા જોખમ આ મુદ્દાઓ છે જ્યારે પણ આપણે આ પ્રકારની સર્વિસ ખરીદીએ છીએ ત્યારે મુખ્ય ચિંતા ખાસ કરીને તે મહત્વપૂર્ણ છે જ્યારે આપણે તે વસ્તુઓ આપણી કેટલીક મહત્વપૂર્ણ મિશન જટિલ અથવા મારી આજની કાર્યકારી જરૂરિયાત માટે ખરીદીએ છીએ ક્લાઉડ સ્ટોરેજ શા માટે આપણે તેને અલગ રાખીએ છીએ કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો સમય પરવાનગી આપે તો આપણે તે સ્ટોરેજના કેટલાક પાસાઓ પર ધ્યાન આપીશું પરંતુ તે એક મહત્વપૂર્ણ પરિબળ કહે છે કારણ કે કન્ઝ્યુમર અથવા સર્વિસ કન્ઝ્યુમર અથવા યુઝર માટે ડેટા અત્યંત મહત્વપૂર્ણ છે બરાબર તેથી દૂરસ્થ રીતે સંગ્રહિત ડેટાને ડેસ્કટોપ કોમ્પ્યુટર મોબાઈલ ફોન અથવા અન્ય ઈન્ટરનેટ સાથે જોડાયેલા ઉપકરણ પર અસ્થાયી રૂપે કેશ કરવાની મંજૂરી આપો તેથી તમે ડેટા સાથે ડૂબી શકો છો પણ આપણામાંથી ઘણા લોકો આ પ્રકારની સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણા ડેટાને સર્વિસ તરીકે મૂકવા માટે તેથી એમેઝોન EC2 S3 જેવી વસ્તુઓ છે જાણીતા ઉદાહરણો છે જ્યાં આ ડેટા સર્વિસ છે કેટલાક ફાયદા એ છે કે ફક્ત પુનરાવર્તિત કરવા માટે એક કોમ્પ્યુટરની ઓછી કિંમત છે બરાબર એક મુખ્ય પાસું છે મારે કહેવું જોઈએ કે કોમ્પ્યુટરની ઓછી કિંમત ઓછી કમ્પ્યુટિંગ કિંમત નથી સુધારેલ પ્રદર્શન હું અપેક્ષા રાખું છું કે એકંદર પ્રદર્શનમાં સુધારો થશે કારણ કે હું ઊંચી કિંમત તરીકે કંઈક ખરીદી રહ્યો છું અલબત્ત ઘટાડેલા સોફ્ટવેર જેમ કે મારે અલગ સોફ્ટવેર વગેરે ખરીદવાની જરૂર નથી ઇન્સ્ટન્સ સોફ્ટવેર અપડેટ્સ સુસંગતતામાં સુધારો કરો જો ત્યાં આંતરસંચાલનક્ષમતા હોય તો તમારે વધુ સારી રીતે સંબોધિત કરવું જોઈએ અમર્યાદિત સૈદ્ધાંતિક રીતે અમર્યાદિત સ્ટોરેજ હું ચૂકવણી કરું છું અને મને સ્ટોરેજ મળે છે ડેટાની વિશ્વસનીયતામાં વધારો થાય છે હું તેને યોગ્ય રીડન્ડન્સી ઉપલબ્ધ છે જ્યારે તમારી પાસે એક ડેટા વિવિધ એપ્લિકેશનો હોય ત્યારે સરળ જૂથ સહયોગ હશે ઉપકરણ સ્વતંત્ર હું વિવિધ પ્રકારના ઉપકરણોમાંથી એક્સેસ કરી શકું છું જરૂરી છે કે ત્યાં છે દેખીતી રીતે કેટલાક આ બધા સારા મુદ્દાઓ છે ત્યાં હંમેશા કેટલીક ખામીઓ અથવા કેટલીક ચિંતાઓ અથવા ગેરફાયદા હોય છે જેમ કે સતત ઇન્ટરનેટ કનેક્શન થઈ ગયા તો ગયા ઓછી સ્પીડ કનેક્શન સાથે સારી રીતે કામ કરતું નથી જે ફરીથી નેટવર્ક કનેક્ટિવિટી છે લક્ષણ મર્યાદિત હોઈ શકે છે બરાબર તેથી કેટલીક વસ્તુઓ જે મને કસ્ટમાઇઝ્ડ વ્યક્તિગત વસ્તુ પર મળે છે તે હું મેળવી શકતો નથી તે સમયે ધીમી હોઈ શકે છે કારણ કે આખરે આ જોગવાઈ વગેરે છે સમય લે છે સંગ્રહિત ડેટા હું ખરેખર છું આપણે લગભગ ચિંતિત છીએ કે તે કેટલો સુરક્ષિત છે સંગ્રહિત ડેટા ગુમ થઈ શકે છે જો વસ્તુઓ પર કોઈ ક્રેશ થાય છે અથવા પ્રોવાઈડર વસ્તુઓમાંથી બહાર જાય છે તો નુકસાન થવાની સંભાવના હોઈ શકે છે ક્લાઉડ એ ખરેખર ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમ નથી તેથી જો આપણે વિચારીએ કે ક્લાઉડ ઉચ્ચ પ્રદર્શન પ્રદાન કરશે ત્યાં HPC પ્રકારની વસ્તુઓ પ્રદાન કરી શકશે નહીં અને APIની ચોક્કસ ડેટાબેઝ કનેક્ટિવિટી ધરાવતા ઘણા સામાન્ય ખ્યાલ અથવા કનેક્ટિવિટી છે જ્યાં ડેટાબેઝ ચાલશે વગેરે તેથી શું કરીશું આપણે અહીં અને હમણાં માટે અટકીશું અને પછી આપણે વિવિધ આર્કિટેક્ચર જોઈશું અને મારા આપણા પછીના લેક્ચરોમાં